તેથી આ તમે જોયું છે કે 𝑃𝑓 એ 𝑃𝑏𝑃𝑅 બરાબર છે તમે કરેલા બધા વ્યુત્પત્તિઓ આપણે હમણાં જ જોયા હતાં કે તમારું 𝑃𝑓−𝑃𝑏 એ 𝑃𝑅 બરાબર છે તેથી 𝑃𝑓 એ 𝑃𝑏𝑃𝑅 બરાબર છે આ આપણે જોયું છે આ ખરેખર લાઈન ટર્મિનેશન એ રેઝિસ્ટન્સ છે આ જુદી જુદી સ્થિતિ છે હવે બીજું તે છે કે જ્યારે લાઇન એ તમારા ઇમપેડન્સમાં સમાપ્ત થાય છે તેથી લાઇનનો લાક્ષણિક ઇમપેડન્સ 𝑍𝑐 characteristic impedance 𝑍𝑐 સામાન્ય કિસ્સામાં એક ઇમપેડન્સ Z માં સમાપ્ત થાય છે પછી આપણે 𝑖 2𝑍𝑍𝑐𝑉𝑓 લખી શકીએ છીએ કારણ કે લાઇનમાં આપણે આ વસ્તુ તારવેલી હતી જયારે તે રેઝિસ્ટન્સમાં સમાપ્ત થતી હતી ત્યારે તે 𝑖 2𝑅𝑍𝑐𝑉𝑓 હતું અને અહીં તમારો v એ 2𝑅𝑅𝑍𝑐𝑉𝑓 બરાબર છે તેથી R ને બદલે તમે R ને Z થી બદલો કારણ કે ઇમપેડન્સમાં લાઇનની સમાપ્તિ થાય છે તો આપણે ધારીએ કે ઇમપેડન્સ Z છે તેથી આ સમીકરણ સીધું જ તમે લખી શકો છો તે છે સમીકરણ 48 અને આ સમીકરણ 49 છે તેથી આ બધું સીધું જ તમને સમીકરણ 48 થી મળશે સમીકરણ 48 માં તમે R ને Z થી બદલો પછી i બરાબર 𝑖 2𝑍𝑍𝑐𝑣𝑓 છે આ સમીકરણ 57 છે એ જ રીતે સમીકરણ 49 માં જ્યારે રેઝિસટન્સ R માં લાઇન સમાપ્ત થાય છે ત્યારે તે 2𝑅𝑅𝑍𝑐 હતું પરંતુ આ કિસ્સામાં તે ઇમપેડન્સ Z માં સમાપ્ત થાય છે તેથી R ને Z થી બદલતા v બરાબર છે 2𝑍𝑍𝑍𝑐𝑣𝑓 અથવા v તમે વ્યાખ્યાયિત કરી શકો તે 𝜏𝑣𝑓 બરાબર છે જ્યાં 𝜏 એ રીફ્રેક્શન ગુણાંક અથવા ટ્રાન્સમિશન ફેક્ટર તેને ફક્ત coefficient ગુણાંક 𝜏 કહેવામાં આવે છે આપણે પ્રકરણમાં સળંગ જે પણ કરીશું તેમા આપણે બધા સમય માટે રિફ્રેક્શન ગુણાંક 𝜏 વાપરીશું તેથી વોલ્ટેજ તરંગ માટે 𝜏 એ 2𝑍𝑍𝑍𝑐 ની બરાબર છે તેથી તે કિસ્સામાં આપણે લખી શકીએ છીએ કે આ સમીકરણમાંથી જો Z એ 0 ની બરાબર છે તો પછી 𝜏 એ 0 બરાબર હશે તેથી અને જો Z છે અને તમે સૈદ્ધાંતિક રીતે તેનો અર્થ છે કે સૈદ્ધાંતિક રીતે આ મૂલ્ય Z અને 𝑍𝑐 ના સંબંધિત મૂલ્યોના આધારે ખરેખર 0 અને 2 ની વચ્ચે બદલાશે અથવા વૈકલ્પિક રીતે આ સમીકરણ આપણે લખી શકીએ છીએ કે 𝑣𝑓 𝑍𝑍𝑐2𝑍 હવે એ જ રીતે આ i પણ તમે બદલો છો તે તમે જાણો છો કે એ તમારા 𝑣𝑓 અને 𝑖𝑓 વચ્ચેનો સંબંધ છે તેથી 𝑣𝑓 ના કિસ્સામાં 𝑣𝑓 બરાબર 𝑖𝑓𝑍𝑐 છે તેથી જો તમે 𝑖𝑓𝑍𝑐 ને બદલો તેથી i એ 2𝑍𝑐𝑍𝑍𝑐𝑖𝑓 બનશે તેથી તે શબ્દ તેના માટે તે રીફ્રેક્શન ગુણાંક 𝜏 છે જ્યારે 2𝑍𝑍𝑍𝑐 જે વોલ્ટેજ હું મેળવુ છુ થોડી રાહ જુઓ હુ તે તમારા માટે મેળવીશ ઉદાહરણ તરીકે આ i એ તમારા સમીકરણ 57 થી મળતા સમીકરણની બરાબર છે છે i એ તમારા 2𝑍𝑍𝑐𝑣𝑓બરાબર છે પરંતુ તમે જાણો છો કે 𝑣𝑓 એ 𝑖𝑓𝑍𝑐 બરાબર છે તેથી i બરાબર 2𝑍𝑐𝑍𝑍𝑐𝑖𝑓 છે અહિયાં આપણે v મેળવ્યાં છે તે 2𝑍𝑍𝑍𝑐𝑣𝑓 બરાબર છે અહીં આપણે i મેળવ્યાં છે તે 2𝑍𝑐𝑍𝑍𝑐𝑖𝑓 બરાબર છે આ શબ્દ આપણે ખરેખર વોલ્ટેજ માટે વોલ્ટેજ રીફ્રેક્શન ગુણાંક માટે લીધો છે અને આ શબ્દ આપણે કહી શકીએ છીએ કે આપણે 𝜏𝑖 મેળવી શકીએ છે તે 2𝑍𝑐𝑍𝑍𝑐𝑍𝑐 બરાબર છે તેનો અર્થ એ કે કરંટ રિફ્રેક્શન પરિબળ તે છે જેને તમે 𝜏𝑖 કહો છો જો વોલ્ટેજ તે 2𝑍𝑍𝑍𝑐 છે અને તમારો કરંટ રીફ્રેક્શન પરિબળ 2𝑍𝑐𝑍𝑍𝑐 હશે તે અહીં બતાવેલ નથી પરંતુ મને લાગે છે કે તે તમારા માટે સમજી શકાય તેવું છે તેથી આ રીતે 𝜏𝑖 એ 2𝑍𝑐𝑍𝑍𝑐 ની બરાબર છે જો તમે આ 2 ઉમેરશો એટલે કે 𝜏 𝜏𝑖 જો તમે આને ઉમેરવાનો પ્રયાસ કરો છો તો તે 2 બરાબર થઈ જશે જો તમે 𝜏 𝜏𝑖 ઉમેરશો તો તે છે તેથી 𝜏 𝜏𝑖 એ 2 હશે તેથી તેનો અર્થ એ કે આ તમે જેને 𝜏 કહો છો તે ખરેખર દરેક કેસ માટે 0 અને 2 ની વચ્ચે બદલાય છે 𝜏𝑖 પણ 0 અને 2 ની વચ્ચે અને સૈદ્ધાંતિક રીતે સમાન રીતે બદલાય છે તમે જેને 𝜏 કહો છો તેના માટે Z અને 𝑍𝑐 ના સંબંધિત મૂલ્યોના આધારે વોલ્ટેજ રીફ્રેક્શન ગુણાંક પણ 0 થી 2 વચ્ચે બદલાય છે એ જ રીતે આ 𝑣𝑏 𝑣𝑏 બરાબર 𝑍−𝑍𝑐𝑍𝑍𝑐 𝑣𝑓 છે કારણ કે ફક્ત થોડી રાહ જુઓ આપણે જોયુ હતું કે જ્યારે તમારી પાસે રેઝિસ્ટિવ સર્કિટ હતી ત્યારે આ રેઝિસ્ટિવજ્યારે રેઝિસ્ટન્સ એ લાઇનમાં સમાપ્ત થાય છે ત્યારે આપણે જોયું હતુ કે 𝑣𝑏 બરાબર 𝑅−𝑍𝑐𝑅𝑍𝑐 𝑣𝑓 છે આ સમીકરણ છે 51 તેથી 50 થી અને આ કિસ્સામાં લાઇન ઇમપેડન્સ Z માં સમાપ્ત થાય છે તેથી આ કિસ્સામાં તમે R ને Z થી બદલો તેથી તમારું 𝑣𝑏 એ 𝑍−𝑍𝑐𝑍𝑍𝑐 𝑣𝑓 બરાબર છે તમે પહેલાથી આ સમીકરણો મેળવેલા છે ફક્ત તમારે શુ કરવાનુ છે કે R ને Z થી બદલવાનો છે જે બધુ જ બરાબર છે હવે તેથી આ 𝑣𝑏 તે તમારા પ્રતિબિંબિત વોલ્ટેજ અથવા તમારા બેકવર્ડ તરંગ છે તે 𝑍−𝑍𝑐𝑍𝑍𝑐 𝑣𝑓 છે આ સમીકરણ 62 છે અથવા આપણે 𝑣𝑏 બરાબર 𝜌𝑣𝑓 મેળવી શકીએ છે તેથી આ સમીકરણ 63 છે 𝜌 એ પ્રતિબિંબ ગુણાંક છે અથવા કેટલીકવાર આપણે તેને પ્રતિબિંબ પરિબળ કહીએ છીએ તેથી વોલ્ટેજ તરંગ માટે પ્રતિબિંબ ગુણાંક 𝜌 એ 𝑍−𝑍𝑐𝑍𝑍𝑐 બરાબર છે આ સમીકરણ 64 છે 𝜌 એ positiveહકારાત્મક અથવા negativeનકારાત્મક હોઈ શકે છે તે તેના પર નિર્ભર છે કે Z એ 𝑍𝑐 કરતા વધારે છે અથવા 𝑍𝑐 કરતા ઓછું છે અલબત્ત Z અને 𝑍𝑐 ની સંબંધિત કિંમતોના આધારે 𝜌 એ positive અથવા negative હોઈ શકે છે આ એક ઉદાહરણ તરીકે જ્યારે લાઇન એ તેના લાક્ષણિક ઇમપેડન્સ Z સાથે સમાપ્ત થાય છે તે 𝑍𝑐 ની બરાબર હોય છે જો Z બરાબર 𝑍𝑐 હોય તો 𝜌 એ 0 છે તેથી 𝜌 એ 0 નો અર્થ થાય છે કે ત્યાં કોઈ પ્રતિબિંબ વોલ્ટેજ નહીં હોય તેથી 𝑣𝑏 એ 0 ની બરાબર છે અને 𝑖𝑏 એ 𝑣𝑏𝑍𝑐 બરાબર છે તેથી 𝑣𝑏 એ 0 છે 𝑖𝑏 પણ 0 થશે તેથી બીજા શબ્દોમાં લાઇન એ અનંત લાંબી લાઈન તરીકે કાર્ય કરે છે તેથી તે કિસ્સામાં તમારે કલ્પના કરવી પડશે કે લાઇન ખરેખર અનંત લાંબી છે તેથી જ્યારે કોઈ લાઇન એ તેના ઇમપેડન્સમાં સમાપ્પ્ત કરવામાં આવે છે જે તેના લાક્ષણિક ઇમપેડન્સ કરતા વધારે છે મારો અર્થ તે છે કે જો તે Z એ 𝑍𝑐 કરતા વધારે છે જો Z એ 𝑍𝑐 કરતા વધારે હોય તો 𝜌 એ positive છે તેનો અર્થ એ કે 𝑣𝑏 એ positive છે અને 𝑖𝑏 એ negative છે તેને આ તમારી સામાન્ય ઘટના કહેવામાં આવે છે જો તે 𝜌 એ 𝑍−𝑍𝑐𝑍𝑍𝑐 છે જ્યારે તમે 𝑣𝑏 એ positive છે તે શોધવાનો પ્રયત્ન કરશો ત્યારે તમે તે મેળવશો અને પછી તમે જેને કહો છો તે તમારો કરંટ negative છે જયારે 𝑣𝑏 એ positive છે ત્યારે 𝑖𝑏 એ negative છે અને તેના વિરુધ્ધ જો 𝑣𝑏 એ negative છે ત્યારે 𝑖𝑏 એ positive થશે આ બધા સંબંધો ખરેખર આપણે પહેલાં જોયા છે ફકત તે સમીકરણો મારફત જુઓ તેથી વોલ્ટેજમાં વધારો અને કરંટમાં ઘટાડો એ રિફલેકટેડ સર્જ માં સમાવેશ થાય છે અને જો તમે આ આકૃતિ જોશો તો આ આકૃતિ બરાબર જુઓ આ તમારી આકૃતિ છે આ વોલ્ટેજ છે 𝑣𝑓 હવે આ તમારું 𝑍𝑐 છે અને લાઇન એ ઇમપેડન્સ Z માં સમાપ્ત થાય છે આ સમાપ્તિ પર પહોંચતા પહેલા છે તેથી સામાન્ય રીતે આપણે એક સ્ટેપ ફંકશન 𝑣𝑓 અને 𝑖𝑓 ને ધ્યાનમાં લઇશું રેઝિસ્ટન્સ and કંડકટંસ ની અવગણના કરી રહ્યા છીએ અને આ તરંગ ડાબેથી જમણી તરફ આગળ વધી રહયું છે આ 𝑣𝑓 છે આ સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ છે અને આ કરંટ 𝑖𝑓 છે હવે આ આગમન પહેલાનું છે સમાપ્તિ સમયે આગમન વખતે જ્યારે તે પહોંચશે ત્યારે તે જ બનશે કે જે તમે કહેશો તે બેકવર્ડ વેવ positive છે અને તે આ રીતે આગળ વધશે હવે તે જમણેથી ડાબે તરફ જશે હવે તેથી જ જ્યારે તે જમણેથી ડાબી બાજુ ખસેડાય છે તો v ની બરાબર છે 𝑣𝑓 𝑣𝑏 જેનો અર્થ છે કે તે વધી રહ્યો છે કારણ કે સમાપ્તિ સમયે આગમન વખતે બેક રિફલેકટેડ વોલ્ટેજ 𝑣𝑏 અથવા બેકવર્ડ વેવ માટે આ positive છે જેનો અર્થ છે જે 𝑣𝑓 ત્યાં હતો ત્યાં 𝑣𝑏 એ આ ઘણું છે તેથી v એ 𝑣𝑓 𝑣𝑏 ની બરાબર છે તે હવેથી જમણેથી ડાબી તરફ આગળ વધે છે અને સમાપ્તિ સમયે આગમન પર કરંટ માટે 𝑖𝑏 negative છે જો 𝑖𝑏 એ negative છે જેનો અર્થ છે જો તમે ફક્ત આ બે ને આ એક અને આ એક ઉમેરો તો આખરે તે નીચે જશે તેથી કે આ તમારો i છે હવે તે 𝑖𝑓 − 𝑖𝑏 બરાબર છે આ સમીકરણમાં માત્ર 𝑖𝑏 નું પરિમાણ બદલી શકાય છે જો તમે સીધી negative કિંમત લો છો તો 𝑖𝑓 𝑖𝑏 જ્યારે તમે i બરાબર 𝑖𝑓 − 𝑖𝑏 લેતા હોવ ત્યારે એટલે કે આ પરિમાણ આ સમીકરણમાં positive લેવામાં આવ્યું છે નહીં તો તમે 𝑖𝑓 𝑖𝑏 લખી શકો છો પરંતુ 𝑖𝑏 negative છે પરંતુ તમારી સમજણ માટે તે આપવામાં આવ્યું છે i એ 𝑖𝑓 − 𝑖𝑏 બરાબર છે તેથી આ 𝑖𝑏 આમાંથી બાદબાકી કરવામાં આવશે તેથી આ કરંટ તરંગ છે હવે તેની તીવ્રતામાં ઘટાડો થયો છે જે તે જમણેથી ડાબે તરફ આગળ વધી રહ્યો છે તેથી આ વોલ્ટેજ છે તેથી સમાપ્તિ પર સમાપ્તિ સમયે આગમન પહેલાં આ પ્રતિબિંબિત તરંગ માત્રા 𝑣𝑏 છે અને આ એક પ્રતિબિંબિત કરંટ તરંગ છે અને છેવટે સમાપ્તિ પર પહોંચ્યા પછી જ્યારે તે જમણી બાજુથી ડાબી તરફ આગળ વધી રહયું છે ત્યારે તે v એ 𝑣𝑓 𝑣𝑏 ની બરાબર છે અને i એ 𝑖𝑓 − 𝑖𝑏 ની બરાબર છે તેથી આ આશા છે કે તમે સમજી શકો છો બરાબર આનો અર્થ એ કે આ તે છે જે આકૃતિ 4 દ્વારા આપણે જોયું છે કે આકૃતિ 4 માં બતાવ્યા પ્રમાણે સર્જમાં વધતા વોલ્ટેજ અને ઓછા પ્રવાહનો સમાવેશ થાય છે હું એ તમને આકૃતિ 4 બતાવી છે હવે બીજી બાજુ જ્યારે લાઇન એ એક ઇમપેડન્સમાં સમાપ્ત થાય છે જે તેના લાક્ષણિક ઇમપેડન્સ કરતા ઓછું હોય છે જ્યારે Z એ 𝑍𝑐 કરતા ઓછો હોય તો પછી 𝑣𝑏 એ સમાન સમીકરણથી negative છે અને તેની વિરુધ્ધ 𝑖𝑏એ positive બનશે આ રીતે પ્રતિબિંબિત સર્જ માં ઘટતા વોલ્ટેજ અને વધતા પ્રવાહનો સમાવેશ થાય છે અને આકૃતિ 5 માં બતાવ્યા પ્રમાણે જ્યારે 𝑍𝑍𝑐 છે ત્યારે 𝜌 એ negative છે આનો અર્થ છે 𝑣𝑏 negative હશે અને 𝑖𝑏 એ positive રહેશે તેથી આ આકૃતિ છે કે તે ફરીથી 𝑍𝑐 and Z છે હવે આ સ્થિતિ ત્યારે છે જ્યારે Z એ 𝑍𝑐 કરતા ઓછો હોય તેથી આગમન પહેલાં આ પહેલા જેવું જ હતું હવે જ્યારે સમાપ્તિ સમય આવે છે ત્યારે તે 𝑣𝑏 એ negative રહેશે તેથી આ 𝑣𝑏 યોગ્ય છે અને current એ positive રહેશે તેથી આ 𝑖𝑏 છે જો એક negative હોય તો બીજું આપમેળે positive રહેશે જો 𝑣𝑏 negative છે તો કરંટ positive છે અને જો 𝑣𝑏 positive છે તો કરંટ negative છે તેથી સમાપ્તિ સમયે આગમન પર તેથી આ તમારો વોલ્ટેજ તરંગ છે જે તે ડાબેથી જમણી તરફ આગળ વધે છે અંતર વધે છે તેથી આ ટર્મિનલ પર આગમન હવે આ 𝑣𝑏 એ ટર્મિનલના આગમન પર પ્રતિબિંબિત થશે આ 𝑣𝑓 છે અને આ 𝑖𝑓 છે પરંતુ હવે 𝑣𝑏 એ negative છે 𝑖𝑏 તેથી જ્યારે તે તમારી જમણીથી ડાબી તરફ વળે છે ત્યારે મારો મતલબ છે કે જ્યારે તે આગળ વધશે ત્યારે v એ 𝑣𝑓 − 𝑣𝑏 હશે અહીં 𝑣𝑏 એ negative છે પરંતુ તમારી સમજણ માટે આ તીવ્રતા 𝑣𝑓 − 𝑣𝑏 આ vb નો અર્થ છે અહીં વત્તા લેશે જેમ કે 𝑣𝑓 − 𝑣𝑏 તેથી આ આ પરિમાણ આ ઓછું થઈ રહ્યું છે તેથી વોલ્ટેજની તીવ્રતા ઓછી થશે પરંતુ કરંટ તે 𝑖𝑏 એ positive છે તેથી અહીં તે હવે જમણેથી ડાબે આગળ વધી રહ્યું છે મારો મતલબ આ દિશા છે આ દિશા જમણીથી ડાબી બાજુએ જેથી તે અહીં બતાવી છે તેથી કરંટ ઉમેરવામાં આવશે તેથી i એ 𝑖𝑓 𝑖𝑏 𝑖𝑏 positive હોવા જોઈએ તેથી આ રીતે તમારા આગમન પછી કે જેને તમે સમાપ્ત કહો છો તના પર તેનો અર્થ છે તે પ્રતિબિંબિત થાય છે તેથી આ તે આકૃતિ 5 માં છે તેથી જ મુસાફરી કરતા તરંગોનું વિશ્લેષણ જ્યારે 𝑍𝑍𝑐 એ પહેલાની સમાન સર્કિટ ડાયાગ્રામ છે અને એ વોલ્ટેજ અને કરંટ વિતરણો છે બરાબર આશા છે કે આ સમજી શકાય તેવું હશે ત્યાં કોઈ મૂંઝવણ હોવી જોઈએ નહીં હવે પછી આ છે આમ આ એક પ્રતિબિંબ જે આપણે આકૃતિ 5 માં જોયું છે હવે જો 𝑍𝑠 અને 𝑍𝑟 એ સેન્ડીંગ એન્ડ અને રિસીવીંગ એન્ડ થેવેનિન સમકક્ષ ઇમપેડન્સ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે ધારો કે જો તમે વ્યાખ્યાયિત કરો છો 𝑍𝑠 એ સેન્ડીંગ એન્ડ બાજુ છે અને 𝑍𝑟 એ રિસીવીંગ એન્ડ બાજુ થેવેનિન સમકક્ષ ઇમપેડન્સ છે મને લાગે છે કે આ થેવેનિન સમકક્ષ ની બાબતમાં પાવર સિસ્ટમ વિશ્લેષણ કોર્સ જેણે આ કોર્સ લીધો હતો અથવા જેણે તે વ્યાખ્યાન જોયું છે કે આ સમકક્ષ થેવેનિન કેવી રીતે મેળવવું જોઈએ તે વિશે પાવર સિસ્ટમમાં મેં ત્યાં વિગતવાર સમજાવ્યું હતું બરાબર તેથી અહીં હું ફરીથી તેને મૂકી રહ્યો નથી પરંતુ થેવેનિન સમકક્ષ ઇમપેડન્સ વિગતો કેવી રીતે મેળવશો તે મને લાગે છે કે મેં ત્યાં સમજાવ્યું હતું તેથી જો 𝑍𝑠 અને 𝑍𝑟 એ અનુક્રમે સેન્ડીંગ એન્ડ અને રિસીવીંગ એન્ડ થેવેનિન સમકક્ષ ઇમપેડન્સ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો સેન્ડીંગ એન્ડ પ્રતિબિંબ ગુણાંક તે કિસ્સામાં તે 𝜌𝑠 એ 𝑍𝑠−𝑍𝑐𝑍𝑠𝑍𝑐 હશે સમાન સૂત્રનો ઉપયોગ કરીને સમીકરણ 64 ને તમે એક કેસમાં Z ને 𝑍𝑠 થી બદલો અને રિસીવીંગ એન્ડ બાજુ Z ને 𝑍𝑟 થી બદલો તેથી 𝜌𝑠 સેન્ડીંગ એન્ડ પ્રતિબિંબ ગુણાંક એ 𝑍𝑠−𝑍𝑐𝑍𝑠𝑍𝑐 હશે આ સમીકરણ 65 છે તે જ રીતે રિસીવીંગ એન્ડ તે પ્રતિબિંબ તમારુ છે તે રિસીવીંગ એન્ડ ઇમપેડન્સ 𝑍𝑟 છે તેથી 𝜌𝑟 એ 𝑍𝑟−𝑍𝑐𝑍𝑟𝑍𝑐 હશે આ સમીકરણ 66 છે તેથી આ સમજી શકાય તેવું છે હું માનું છું કે આ સમજી શકાય તેવું છે તેટલુ મુશ્કેલ નથી માત્ર એક સમજણની જરૂરી છે હવે નોંધ લો કે સેન્ડીંગ એન્ડ તરફ પાછા ફરતા તરંગો તેના પરિણામે નવા પ્રતિબિંબમાં પરિણમે છે જે સેન્ડીંગ એન્ડ પરના પ્રતિબિંબ ગુણાંક 𝜌𝑠 દ્વારા નક્કી કરવામાં આવે છે હમણાં જ આપણે આ એક 𝜌𝑠 જોયો છે વળી નોંધ લો કે પ્રતિબિંબ ગુણાંક કરંટ એ હંમેશાં વોલ્ટેજ માટેના રિફિક્શન ગુણાંકના negative બરાબર છે તેથી આ વસ્તુમાં હંમેશાં આપણે જોયું છે કે તમે જ્યારે પણ લેશો કે કરંટ માટે તમારો પ્રતિબિંબ ગુણાંક હંમેશા વોલ્ટેજ માટેના પ્રતિબિંબ ગુણાંકની negative બરાબર છે પહેલાં જ્યારે આપણે આ કરી રહ્યા હતા ત્યારે તમે તમારી જાતને અજમાવો તમે શોધી શકશો તે આનાથી માત્ર negative હશે મારો મતલબ કે તેથી જ જો વોલ્ટેજ positive છે કરંટ negative છે જો વોલ્ટેજ negative છે કરંટ positive છે હવે એક નાનું ઉદાહરણ લો નાનું ઉદાહરણ એ છે કે સમીકરણ 60 અને 62 ને ધ્યાનમાં લો અને ચકાસો કે 𝑖𝑏 બરાબર −𝜌𝑖𝑓 છે અને 𝜏 બરાબર 𝜌1 છે તેથી મારે 60 અને 62 ના સમીકરણ પર જવું પડશે આ તમારું આ સમીકરણ છે ફક્ત થોડી રાહ જુઓ આ તમારુ સમીકરણ 60 અને 62 છે આ સમીકરણ 62 છે અને ફક્ત થોડી રાહ જુઓ આ 61 છે આ 62 છે આ સમીકરણ 60 છે આ સમીકરણ 60 𝜏 બરાબર 2𝑍𝑍𝑍𝑐 છે આ સમીકરણ 60 છે અને આ સમીકરણ 62 છેબરાબર તેથી તમારે સાબિત કરવું પડશે કે 𝑖𝑏 બરાબર −𝜌𝑖𝑓 છે અને 𝜏 બરાબર 𝜌1 છે એ વોલ્ટેજ તમારા પ્રતિબિંબ ગુણાંક છે અહીં મેં 𝜏𝑣 v પ્રત્યય લખ્યું નથી તેથી કારણ કે આપણે જાણીએ છીએ કે 𝑖𝑓 એ 𝑣𝑓𝑍𝑐 બરાબર છે અને તમે જાણો છો કે 𝑖𝑏 એ −𝑣𝑏𝑍𝑐 બરાબર છે આ આપણે બરાબર જાણીએ છીએ તેથી 𝑣𝑓 આપણે જાણીએ છીએ તે 𝑍𝑐𝑖𝑓 બરાબર છે અને 𝑣𝑏 બરાબર −𝑍𝑐𝑖𝑏 છે ખરુ ને તેથી તેમને સમીકરણ 62 માં સ્થાનાંતરિત કરો એટલે કે સમીકરણ 62 માં તમે હમણાં જ બદલો આ તમારું છે જ્યાં સમીકરણ 62 જયાં મને જોવા દો ઘણી બધી સ્લાઇડ્સ ત્યાં છે પરંતુ કોઈપણ રીતે સીધા આપણે અહીં લખી શકીએ છીએ કે આ સમીકરણ 62 તમે અહીં બદલો ત્યાંનું સમીકરણ 62 છે તેથી જો તમે અવેજી કરશો તો તમને −𝑍𝑐𝑖𝑏 બરાબર 𝜌𝑍𝑐𝑖𝑓 મળશે તેથી તમે મેળવશો 𝑖𝑏 બરાબર −𝜌𝑖𝑓 એનો અર્થ એ કે જો 𝜌 positive છે તો તે જ 𝑖𝑏 તમે જેને negative કહેશો અને જો 𝜌 negative છે તો 𝑖𝑏 positive છે તેનાથી વિપરીત તે વોલ્ટેજ અને કરંટ છે કારણ કે 𝜌 બરાબર 𝑍−𝑍𝑐𝑍𝑍𝑐 છે તમે આ જાણો છો તો પછી બંને બાજુ તમે 1 ઉમેરો તેથી 𝜏𝜌1 આ સમીકરણ તેથી આ સાબિત થયું છે કે 𝑖𝑏 બરાબર −𝜌𝑖𝑓 છે અને 𝜏 બરાબર 𝜌1 છે અહીં ચકાસો તો આગળ એક ઉદાહરણ લો તેથી આ ઉદાહરણ 4 છે ધારો કે લાઇન પાસે 400 Ω નો લાક્ષણિક ઇમપેડન્સ છે અને 500 Ω નો રેઝિસ્ટન્સ છે બરાબર જો 𝑍𝑐 એ 400 and R એ 400 છે તેથી ધારો કે ફોરવર્ડ ટ્રાવેલીંગ વોલ્ટેજ અને કરંટ તરંગોની તીવ્રતા અનુક્રમે 5000 Voltવોલ્ટ અને 12 5 Ampere એમ્પીયર છે નીચે આપેલ બાબતો શોધો 1 વોલ્ટેજ તરંગનું પ્રતિબિંબ ગુણાંક કરંટ તરંગનું પ્રતિબિંબ ગુણાંક બેકવર્ડ ટ્રાવેલીંગ વોલ્ટેજ તરંગ લાઇનના અંતમાં વોલ્ટેજ વોલ્ટેજ તરંગનું રીફ્રેક્શન ગુણાંક બેકવર્ડ ટ્રાવેલીંગ કરંટ તરંગ રેઝિસ્ટર દ્વારા વહેતો કરંટ અને કરંટ તરંગનો રીફ્રેક્શન ગુણાંક તેથી આપેલ આ માહિતીમાંથી તમારે આ 8 બાબતો પ્રાપ્ત કરવાની છે તે ખૂબ જ સરળ છે એકદમ સરળ તો હવે ચાલો આપણે જોઈએ હું તે લખીશ પરંતુ આ મૂળભૂત રીતે જ્યારે લાઇન એ રેઝિસ્ટન્સ R પર સમાપ્ત થાય છે તેથી આપણે ઉદાહરણ જાણીએ છીએ પ્રથમ આપણે જાણીએ છીએ તેથી b માં તે છે કે તે b માં minus i આવશે તે પૂછવામાં આવ્યું છે કે તમે કરંટ તરંગનો પ્રતિબિંબ ગુણાંક શોધી કાઢો તેથી પ્રતિબિંબ હવે આપણે સામાન્ય રીતે જોયું છે કે જો 𝜌 વોલ્ટેજ માટે છે જો તે positive છે તો તે કરંટ negative હશે તેથી આ થશે આપણે જાણીએ છીએ કે 𝑣𝑏 બરાબર 𝜌𝑣𝑓 છે આ પણ આપણે જાણીએ છીએ તેથી 𝑣𝑓 એ 5000 Volt ની બરાબર છે કારણ કે તે ફોરવર્ડ ટ્રાવેલીંગ તરંગ વોલ્ટેજ આપવામાં આવેલ છે અને કરંટ 𝑖𝑓 એ 12 5 Ampere બરાબર છે આ આપવામાં આવ્યું છે બરાબર તેથી 𝑣𝑏 બરાબર 𝜌𝑣𝑓 છે તેથી તે 0 1111 × 5000 છે જે 555 55 Volt છે કે જે 3 દશાંશ સ્થળે તે લેવામાં આવેલ છે હવે પછી 𝑣 એ 𝑣𝑓 𝑣𝑏 બરાબર છે તેથી તે તમારા 5000 555 555 હશે તેથી તે 555 555 Volt બનશે આનો અર્થ એ કે તમારો 𝑣𝑏 એ positive છે તેથી જ્યારે તે પાછું પ્રતિબિંબિત થાય છે ત્યારે વોલ્ટેજ વધી રહ્યો છે અથવા v બરાબર છે મારો મતલબ આ બાબત માટે જો તમે ક્રોસ ચેક કરો છો તેથી 555 555 volt સમાન બાબત આ એક તમે પણ વાપરી શકો છો હવે તમારે વોલ્ટેજ માટે પ્રતિબિંબ ગુણાંક શોધવા પડશે 𝜏 તે 𝜏 એ તમારી આ વસ્તુનો રીફ્રેક્શન ગુણાંક છે કારણ કે તે કંઈક લાઇટ જેવું છે થોડું પ્રતિબિંબ ત્યાં હશે ત્યાં કેટલાક રિફ્રેક્શન હશે તેથી 𝜏 એ રીફ્રેક્શન ગુણાંક છે પરંતુ અહીં ફિલસૂફી તત્વજ્ઞાન જુદી છે તેથી 𝜏 આ સમીકરણ અહીં આવી રહ્યું છે આપણે અહીં 2𝑍𝑍𝑍𝑐 લખી રહ્યા છીએ જે 60 છે પરંતુ પહેલાં તમે Z અહીં રેઝિસ્ટન્સ R એ લાઇનમાં સમાપ્ત થાય છે તે 2𝑅𝑅𝑍𝑐 હશે તેથી આ ખરેખર રીફ્રેક્શન ગુણાંક છે તેથી 𝑣𝑏 તમને આ 555 555 મળ્યો છે તેથી અહીં અવેજી કરો તેથી ib બરાબર છે minus 555 555 છેદમાં 400 તેથી minus 1 3889 ampere અથવા અલગ તમે કરી શકો તે રીતે 𝑖𝑏 છે Or તેથી 𝜏 એ રીફ્રેક્શન પરિબળ છે ફક્ત થોડી રાહ જુઓ તેનો અર્થ છે કે કોઈપણ રીતે પછીથી આપણે તે જોઈશું કે રીફ્રેક્ટ વોલ્ટ પછીથી આપણે જોઇશું તેથી તેનો અર્થ એ છે કે આ બધી બાબતો સરળ છે કે તમે ખરેખર આ એક 𝜏 મેળવી શકો છો ખરેખર આ તમારું રીફ્રેક્શન ગુણાંક છે જેમ કે જ્યારે તમે આ સાંભળશો ત્યાં કોઈ સમસ્યા રીફ્રેક્શન ગુણાંક રહેશે નહી તેથી તેનો અર્થ એ કે i બરાબર તમારા 𝑣𝑅 છે તેથી તે એનો અર્થ એ કે છેલ્લામાં તે પૂછવામાં આવ્યું છે કે તેથી g તે રેઝિસ્ટર દ્વારા વહેતા કરંટપ્રવાહ ને પૂછવામાં આવેલ છે કે રેઝિસ્ટર દ્વારા વહેતો કરંટ કેટલો છે આ g ભાગ છે અને કરંટ તરંગનો રીફ્રેક્શન ગુણાંક છે તેથી i છે અને કરંટ માટે 𝜏 છે તેથી તેનો અર્થ એ કે આ તે છે તે વોલ્ટેજ માટેનો રીફ્રેક્શન ગુણાંક 1 1111 છે અને આ 0 8889 કરંટ માટે રીફ્રેક્શન ગુણાંક છે આ કરંટ માટે છે હવે મેં તમને બતાવ્યું કે 𝜏𝜏𝑖 તે 2 હોવું જોઈએ તેથી જો તમે ત્યાં જુઓ કે તે અહીં વોલ્ટેજ માટે છે તે 1 1111 વત્તા આ કરંટ 0 8889 માટે છે તેથી તે મૂળભૂત રીતે તે 2 બનશે જો તમે આ ઉમેરશો તો તે 2 થઈ જશે બરાબર હવે તેથી જ આ તમારો 𝜏 છે તે કરંટ માટેનો રીફ્રેક્શન ગુણાંક છે તેથી કુલ એ તમારું તે જ હોવું જોઈએ જેને તમે કહો છો તેનો અર્થ એ થાય છે કે રિફ્રેક્ટેડ જો તમે આ વસ્તુનો ઉપયોગ કરો છો તો આ વોલ્ટેજ માટે તમારા રીફ્રેક્શન ગુણાંકને રીફ્રેક્ટ કરશે આ આકૃતિ અથવા ગણતરીમાં યોગ્ય નથી તે વધી રહયો છે જ્યારે તે કિસ્સામાં કરંટ ઘટી રહ્યો છે જો એકમાં ઘટાડો થાય તો બીજામાં વધારો થશે જો એક પ્રતિબિંબિત થઈ જશે તો એક negative બનશે અને બીજુ positive બનશે અને રિફ્રેક્ટેડ કિસ્સામાં જો વોલ્ટેજ વધશે તો કરંટ ઘટશે અને જો કરંટ વધશે તો વોલ્ટેજ ઘટશે કારણ કે તે સ્થિતિ સારી હોવી જોઈએ કે વોલ્ટેજ માટે રીફ્રેક્શન ગુણાંક વત્તા કરંટ માટે રીફ્રેક્શન ગુણાંક એ 2 ની બરાબર હોવો જોઈએ આપણે ફરી પાછા મળીશું